આપણે રીઅલ ટાઇમ ટાસક્સ શેડ્યૂલિંગ તરફ ધ્યાન આપ્યું અને આપણે સૌથી સરળ શેડ્યૂલર્સથી પ્રારંભ કરીશું અને પછી આપણે તેમના સોફિસટીકેશનના આધારે વિવિધ સોફિસ્ટીકેટેડ ટાસક્સ શેડ્યૂલરસ્ અને વિવિધ ઓપરેટિંગ સિસ્ટમોની ચર્ચા કરીશું કે જે વિવિધ પ્રકારના શેડ્યુલરનો ઉપયોગ કરે છે અને આપણે કહ્યું હતું કે ક્લોક ડ્રિવન શેડ્યૂલર એ સૌથી સરળ શેડ્યૂલર છે છેલ્લા લેક્ચરમાં આપણે સરળ સાયક્લિક એક્ઝિક્યુટિવ્સથી પ્રારંભ કર્યું અને પછી આપણે ટેબલ ડ્રિવન શેડ્યૂલર તરફ જોયું અને ત્યારબાદ આપણે સાયક્લિક શેડ્યૂલર શરૂ કર્યું હતું આપણે ઉલ્લેખ કર્યો છે કે ટેબલ ડ્રિવન શેડ્યૂલરમાં ઓપરેટિંગ સિસ્ટમ ટાસક્સનું ટેબલ અને તેના એક્ઝિકયુશનના સમયને જાળવે છે અને તે દરેક વખતે ટાઈમર સેટ કરે છે ટેબલ ડ્રિવન શેડ્યૂલર એ છે જે ટાઇમર્સની ગોઠવણી ફરીથી ટાઇમર્સ સેટ કરે અને બહુ બધી વખત કરતું હોય છે જે એક મુખ્ય ઓવરહેડ છે કારણ કે સરળ ઓપરેટિંગ સિસ્ટમમાં દરેક શેડ્યૂલર એક્ઝેક્યુશન માટે શેડ્યૂલિંગ પોઇન્ટ્સ પર ના શેડ્યૂલર ના દરેક ઇન્સ્ટનસના એક્ઝેક્યુશન માટે ફક્ત એક મિલિસેકંડ અથવા તેનાથી ઓછા સમયની આવશ્યકતા હોય છે અને પછી આપણે કહ્યું હતું કે સાયક્લિક શેડ્યૂલર આ સમસ્યાનું નિવારણ લાવે છે અને આ અર્થમાં તે વધુ સોફિસટીકટેડ છે કે તેઓ મલ્ટિ રેટ ટાસક્સને નિયંત્રિત કરી શકે છે ટાસક્સને એક્ઝિકયુશન દરમિયાન વિવિધ સમયગાળા ની જરૂરી હોય છે અને એકવાર સિસ્ટમ પ્રારંભ દરમિયાન અસરકારક રીતે તેઓને ફક્ત સાયક્લિક પિરિયોડિક ટાઈમર ગોઠવવાની જરૂર છે પરંતુ એક સાયક્લિક શેડ્યૂલર માટે શેડ્યૂલ ગોઠવવું એ ટેબલ ડ્રિવન શેડ્યૂલર અથવા સરળ સાયક્લિક એક્ઝિક્યુટિવની તુલનામાં નજીવી બાબત છે અને આપણે કહ્યું હતું કે જો n ટાસક્સ એ વિવિધ સમયગાળા સાથે હોય તો પછી જે સમયગાળા માટે શેડ્યૂલ વિકસાવવાની જરૂર છે તે તેમના સમયગાળાના લસાઅ દ્વારા આપવામાં આવે છે આ દરમિયાન કેટલાક ટાસક્સના લસાઅ ઘણી વખત પુનરાવર્તિત થઈ શકે છે અને કેટલાક ટાસ્ક ફક્ત એક જ વાર થઈ શકે છે સમયગાળાના આ લસાઅ ને હાયપર પીરિયડ અથવા મેજર સાઇકલ તરીકે ઓળખવામાં આવે છે અને પછી મેજર સાઇકલને ફ્રેમ્સ એટલે કે સમાન કદના ફ્રેમ્સમાં વહેંચવામાં આવે છે પિરિયોડિક ટાઈમર આ ફ્રેમ સીમાઓ પર ઇન્ટરપ્ટ આપે છે અને દરેક વખતે પિરિયોડિક ટાઈમર ઇન્ટરપ્ટ આવે ત્યારે આ શેડ્યૂલર ચાલે છે અને શેડ્યૂલ ટેબલની સલાહ લઈને આગળના ટાસ્કને નક્કી કરે છે આ સાયક્લિક શેડ્યૂલિંગમાં ફ્રેમ સેટ કરવું અને ફ્રેમ્સને ટાસક્સ સોંપવા એ એક મોટો પડકાર છે હવે આ ફ્રેમ્સ કેવી રીતે નક્કી કરવામાં આવે છે ફ્રેમ અવધિ અને ફ્રેમ્સને સોંપાયેલ ટાસક્સ કેવી રીતે નક્કી કરવામાં આવે છે તેની ચર્ચા કરીએ મેજર સાઇકલમાં ટાસક્સ એ ફ્રેમ્સને સોંપવામાં આવે છે માની લો આ પ્રથમ ફ્રેમમાં આ લીલા કલરનો ટાસ્ક બીજામાં લાલ ટાસ્ક ત્રીજામાં પીળો અને તે જે રીતે આગળના મેજર સાઇકલમાં તે એકસરખી રીતે પુનરાવર્તિત થયા કરે છે મૂળભૂત રીતે સાયક્લિક શેડ્યૂલર એક મેજર સાઇકલ ને સ્ટોર કરે છે જેમાં કેટલાક ફ્રેમ્સ હોઈ શકે છે ધારોકે ૧૨ ફ્રેમ્સ અને પછી શેડ્યૂલ્ડ ટેબલમાં તેની એન્ટ્રી થશે ૧૨ એન્ટરીસ હશે અને દરેક એન્ટ્રી ઓળખશે કે કયા ટાસ્ક અથવા કયો પ્રોગ્રામ આ ટાસક્સ અને બેઝિક પ્રોગ્રામ્સ ને સરળ શેડ્યુલરમાં ચલાવવા માટે છે પ્રોગ્રામ ૧ પ્રોગ્રામ ૨ વગેરે આગળ ચલાવવામાં આવે છે મેજર સાઇકલ એ ટાસ્ક સમયગાળાના લસાઅ દ્વારા નક્કી કરવામાં આવે છે અને જ્યારે ટાસક્સ આરબીટરી ફેઝિંગ માં હોય છે ત્યારે પણ સાયક્લિક શેડ્યૂલર આને સંભાળી શકે છે કારણ કે થોડી શરૂઆતની સાઇકલ્સ થી ફેઝ ટાઇમ સુધી ટાસ્ક ને સોંપાયેલ ફ્રેમ બિનઉપયોગી રહેશે કારણ કે ફેઝ પૂરો થયા પછી ટાસ્ક ઇન્સ્ટનસિસ ઉદ્ભવવાનું શરૂ થશે પરંતુ ફ્રેમની સાઇઝ મેજર સાઇકલને વહેંચતું નથી કેમ કે લસાઅ માં પૂર્ણાંક સંખ્યામાં ફ્રેમ્સ હોય છે અથવા અન્ય શબ્દોમાં ફ્રેમ મેજર સાઇકલને વહેંચે છે જો તે ન થાય તો ફ્રેમ મેજર સાઇકલને વહેચતું નથી તો પછી આપણી પાસે કેટલીક ફ્રેમ છે જે મેજર સાઇકલની બાઉન્ડ્રી પર પૂર્ણ થતી નથી અને તેથી શેડ્યૂલ મેજર સાઇકલ કરતાં ખૂબ વધારે સંગ્રહિત કરવું પડશે અને આને કારણે તે એક છે ફ્રેમ સાઇઝની ગોઠવણી માટેની આવશ્યકતાઓ કે જે ફ્રેમની સાઇઝ મેજર સાઇકલને વહેચતું હોવું જોઈએ અન્યથા ટેબલમાં સંગ્રહિત કરવાના શેડ્યૂલની લંબાઈ ઘણી મોટી હશે આપણે માની શકીએ છીએ કે વિશિષ્ટ એપ્લિકેશનમાં માઇનર સાઇકલ એ મેજર સાઇકલને બરાબર વિભાજિત કરે છે અને ફ્રેમ બાઉન્ડ્રીસ્ પિરિયોડિક સમય પર બનાવવામાં આવતા ઇન્ટરપ્ટ દ્વારા ચિહ્નિત થયેલ છે મેજર સાઇકલ જે ટાસ્ક પીરિયડસ્ માં શ્રેષ્ઠ રીતે નક્કી કરવામાં આવે છે તે ટાસ્ક પીરિયડસ્ નો લસાઅ છે અને તે પછી તેને n ફ્રેમ્સની સંખ્યામાં વહેચવામાં આવે છે બધા ફ્રેમ્સ સમાન કદના હોય છે અને પછી પિરિયોડિક શેડ્યુલર દરેક ફ્રેમ લંબાઈ જેટલા સમય પછી એક ઇન્ટરપ્ટ આપે છે પિરિયોડિક ટાઈમરથી ઇન્ટરપ્ટ આવતાની સાથે જ સાયક્લિક શેડ્યૂલર શરૂ થઈ જાય છે શેડ્યૂલ ટેબલમાં જોઈ ને ટેબલમાંથી અનુરૂપ ટાસ્કને એક્ઝિક્યુટ કરે છે અને જે ટાસ્ક વહેલો પૂર્ણ થાય છે તે નિષ્ક્રિય થઈ જાય છે અને પછી આગળની ફ્રેમ બાઉન્ડ્રી પિરિયોડિક ટાઈમર દ્વારા ઇન્ટરપ્ટ દ્વારા આપવામાં આવે છે સાયક્લિક શેડ્યૂલર સક્રિય બને છે શેડ્યૂલ ટેબલમાં જોઈ ને આગળ ચલાવવાના ટાસ્કને શોધે છે જે આ કિસ્સામાં p4 છે અને પછી એક્ઝિકયુશન શરૂ કરે છે તે વહેલું પૂર્ણ થાય છે અને પછી આગળની ફ્રેમ અહીં સમાપ્ત થાય છે અને મેજર સાઇકલ પછી આ શેડ્યૂલનું પુનરાવર્તન થાય છે અને અહીં આ નાની લાલ લાઇન એક્ઝિકયુશન નો સમય બતાવે છે કે શેડ્યુલર એક્ઝિકયુશનનું આ એક્ઝિકયુશન સૂચવે છે કે ટાસ્ક એક્ઝિક્યુટિંગ સમયની તુલનામાં તે ખૂબ જ ઓછો સમય લે છે આ કાર્યક્ષમ શેડ્યૂલર છે દરેક શેડ્યૂલમાં કામ નાનું હોય છે જેવો ઇન્ટરપ્ટ થાય છે તે શેડ્યૂલ ટેબલમાં જોઈ ને તેને અનુરૂપ ટાસ્કનું એક્ઝિકયુશન શરૂ કરે છે ત્યાં કોઈ બીજી પ્રવૃત્તિ નથી ટાઇમર સેટિંગ નથી કારણ કે તે પિરિયોડિક ટાઈમર છે તે સિસ્ટમ પ્રારંભ થાય તે સમય દરમિયાન એકવાર સેટ થયેલ છે સામાન્ય શેડ્યૂલ ટેબલ એ વિવિધ ફ્રેમ્સ અને એક્ઝિક્યુટ કરવા માટેના ટાસક્સ જેવું દેખાશે અલબત્ત આપણે આ આપણી સમજણ માટે દર્શાવ્યું છે પરંતુ તે પછી એક રીઅલ ટાસ્ક ટેબલમાં આપણે ફ્રેમ નંબર વગેરે લખવાની જરૂર નથી આપણે ટાસક્સ કયા ક્રમમાં ચલાવવાના છે તે પ્રમાણે સંગ્રહિત કરીએ છીએ એક્ઝેક્યુટ કરી શકાય તેવા એક્ઝેક્યુટેબલ પ્રોગ્રામ્સનું નામ અને આ એરેમાં શેડ્યૂલર ઇન્ડએક્સેસ અને ટાસક્સના વેક્ટર અને પછી અત્યારનો ટાસ્ક શોધી એક્ઝેક્યુશન શરૂ કરીએ છીએ અને ટેબલમાં એન્ટ્રી ને વધારીશું આપણે પહેલેથી જ ઉલ્લેખ કર્યો છે કે સાયક્લિક શેડ્યૂલરનો ઉપયોગ કરવામાં શેડ્યૂલ બનાવું એ એક મુશ્કેલ કામ છે અહીં બે મહત્વપૂર્ણ પાસાંઓ એ છે કે ફ્રેમની અવધિને કેવી રીતે ઠીક કરવી બીજું તે છે કે તે ટાસક્સ એ ફ્રેમ્સને કઈ રીતે સોંપવા આ બંને ક્રિયાઓ કર્યા પછી આપણી પાસે શેડ્યૂલ ટેબલ હશે જ્યાં આપણી પાસે ફ્રેમ્સ અને ટાસક્સ છે ચાલો શેડ્યૂલ ટેબલ વિકસાવવા માટે સમગ્ર જોઈએ શેડ્યૂલ વિકસાવવા માટે આપણે પગલાં લેવાની જરૂર છે પ્રથમ વસ્તુ એ છે કે ફ્રેમની સાઇઝ પસંદ કરવી અને પછી આપણે હંમેશા સાચી હોય તેવી ફ્રેમ સાઇઝ પ્રથમ પ્રયત્નમાં સફળ ન પણ મળે જો આપણે સાચી ફ્રેમ સાઇઝ મળે છે તો પછી જોબ તેના કરતા સરળ છે આગળનું પગલું જોબ્સને ફ્રેમ્સમાં મૂકવાનું છે પરંતુ ઘણીવાર તે કિસ્સામાં કોઈ ફ્રેમની સાઇઝ યોગ્ય હોતી નથી આપણે કેટલીક જોબ્સને નાની જોબ્સમાં તોડવાની જરૂર છે કારણ કે આપણે ઉદાહરણો દ્વારા જોશું અને પદ્ધતિ એ છે કે જે જોબ્સ એક્ઝિકયુશન વધારે સમય લે છે તે ખોટી છે અને તે યોગ્ય ફ્રેમ સાઇઝ શોધવામાં અવરોધરૂપ બને છે આ શેડ્યૂલ સેટ કરવા માટે મુશ્કેલ ઊભી કરે છે અને આપણે યોગ્ય ફ્રેમ સાઇઝ શોધી શકતા નથી અને યાદ રાખો કે આ સરળ શેડ્યૂલર છે આ ફક્ત પ્રિ એમ્પટિવ નથી તેઓ દરેક ફ્રેમમાં પ્રોગ્રામનું એક્ઝિકયુશન શરૂ કરે છે અને એવું નથી કે કેટલાક ઉચ્ચ પ્રાઓરિટી ટાસ્ક ના ઉદ્ભવી શકે અને પછી આપણે કેટલાક ટાસક્સને અટકાવવા પડશે વગેરે આપણી પાસે અહીં એક સરળ ટેબલ છે અને ફ્રેમ બાઉન્ડ્રીને અનુરૂપ ઇન્ટ્રપ્ટ્સ અને સાયક્લિક એક્ઝિક્યુટિવ ફક્ત શેડ્યૂલ ટેબલમાં જોઈ ને અનુરૂપ ટાસ્કનું એક્ઝિકયુશન શરૂ કરે છે ઉદાહરણ તરીકે આપણી પાસે ચાર ટાસક્સ A B C D છે અને દરેક જોબ માટે ટાસ્ક ઇન્સ્ટનસ જરૂરી સમય દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે A ને ૧ મિલિસેકન્ડની જરૂર છે B ને ૩ મિલિસેકન્ડની જરૂર છે C ને ૨ અને D ને ૮ મિલિસેકન્ડની જરૂર છે પ્રથમ બે માટેનો પિરિયડ ૧0 પછીના બે માટેનો ૨0 અને સમયમર્યાદા એ પિરિયડ સમાન હોય છે પહેલાના ઇન્સ્ટનસ પહેલાં આ ટાસ્ક માટે આગળની જોબ આવે તે પહેલાં ટાસ્કને એક્ઝિકયુટ કરવો આવશ્યક છે D એ એક મોટો ટાસ્ક છે અને આપણે હમણાં ૨ અને ૬ માં વહેંચીએ છીએ અહીં મેજર સાઇકલ ૨0 છે જે આ ચાર જોબ્સ ના સમયગાળાનો લસાઅ છે જે 20 મિલિસેકંડ છે અને માની લો કે આપણે એક ફ્રેમ સાઇઝ પસંદ કરવા માંગીએ છીએ દરેક ફ્રેમની સાઇઝને મેજર સાઇકલને બરાબર વિભાજિત કરવું જોઈએ અને તેથી આપણે ટેબલ પસંદ કરવાનું નક્કી કરીએ છીએ પરંતુ ૨ અને ૫ કેમ નહીં કેમ કે આપણે આગળ વધતાં જોઈશું કે દરેક ફ્રેમ કોઈપણ જોબને સમાવવા માટે સમર્થ હોવા જોઈએ કોઈપણ જોબ એક ફ્રેમમાં પૂર્ણ થવા માટે સક્ષમ હોવી જોઈએ શક્ય ફ્રેમ સાઇઝ ૧ ૨ ૫ ૧0 અને ૨0 છે અને ૧ ૨ ૫ નો ઉપયોગ કરી શકાતો નથી કારણ કે આપણી પાસે અહીં 8 જોબ્સની આવશ્યકતા છે તેથી આપણે ૧0 પસંદ કરી શકીએ છીએ એકવાર તે પસંદ કર્યા પછી કે આપણે આને જુદા જુદા ફ્રેમમાં મૂકી શકીએ છીએ પરંતુ ચાલો આપણે વધુ આંતરિક રીતે ચર્ચા કરીએ આ કિસ્સામાં સાયકલિંગ શેડ્યૂલર સરળ છે જો તે ફ્રેમ નંબર 0 છે તો પછી ત્યાં બે ફ્રેમ્સ છે જો આપણે ૧0 પસંદ કરીએ તો તે A B C D ચલાવે છે નહીં તો તે A B D ચલાવે છે અને પછી ફ્રેમ નંબર અમલમાં મૂકે છે ફ્રેમના સાઇઝને પસંદ કરવામાં નીચેના પ્રમાણેની મર્યાદા છે કોઈપણ ટાસ્કના એક્ઝિકયુશન સમય કરતા ફ્રેમની સાઇઝ મોટી હોવી આવશ્યક છે કારણ કે દરેક ટાસ્ક એક ફ્રેમમાં સોંપેલ હોવું આવશ્યક છે અને તે ફ્રેમમાં તેનું એક્ઝિકયુશન પૂર્ણ થવું આવશ્યક છે તે લોઅર બાઉન્ડને ફ્રેમના સાઇઝ પ્રમાણે ગોઠવે છે કોઈ ટાસ્કનો મહત્તમ એક્ઝેક્યુશન સમય એ ફ્રેમ ના લોઅર બાઉન્ડ કરતા નાનો હોઈ શકતો નથી ફ્રેમના સાઇઝમાં બીજી મર્યાદા એ છે કે ફ્રેમની સાઇઝ મેજર સાઇકલ અથવા હાયપર પીરિયડને વહેચવી જોઈએ અને ત્રીજી મર્યાદા કે ટાસ્કના રિલીઝ સમય અને ટાસ્કની સમયમર્યાદા વચ્ચે ઓછામાં ઓછી એક ફ્રેમ હોવી જોઈએ ટાસ્ક જે સમયે પુનરાવર્તિત થાય છે રિલીઝ સમય અને સમયમર્યાદા વચ્ચે ઓછામાં ઓછું એક ફ્રેમ હોવું આવશ્યક છે આ જરૂરી છે કારણ કે જો ટાસ્ક જોબ પર આવે છે ટાસ્ક ઇન્સ્ટનસ અને જોબ ફ્રેમ બાઉન્ડ્રી પછી આવે છે અથવા રિલીઝ થાય છે તો આપણે તે ફ્રેમને તે સોંપી શકતા નથી કારણ કે ફ્રેમ બાઉન્ડ્રી પર શેડ્યૂલરે જોબનું એક્ઝિકયુશન શરૂ કરવું આવશ્યક છે જો ફ્રેમ બાઉન્ડ્રી પછી જોબ આવે તો આપણે આ ફ્રેમમાં જોબની શરૂઆત એક્ઝિકયુટ કરી શકતા નથી અને સમયમર્યાદા જો તે અહીં અથવા આ ફ્રેમની અંદર હોય તો સમયમર્યાદા પહેલા એક્ઝિકયુશન પૂર્ણ કરી શકતા નથી અને આ જ કારણ છે કે આપણે ઓછામાં ઓછા એકની ક્લિયર ફ્રેમ ની જરૂર છે કોઈ ટાસ્ક રિલીઝ કરવાના સમયે ટાસ્ક રિલીઝ થાય તે પહેલા અને તેના પૂર્ણ થવાના સમય વચ્ચે ક્લિયર ફ્રેમ ની જરૂર છે પછી આપણે જોઈશું કે કેમ એક ફ્રેમની જરૂર છે રિલીઝ ટાઇમ અને સમાપ્તિ સમય વચ્ચે એક ક્લિયર ફ્રેમ હોવી જરૂરી છે પરંતુ તે પહેલાં પ્રથમ વસ્તુ એ છે કે ફ્રેમની સાઇઝ એક મહત્વપૂર્ણ ડિઝાઇન પરિમાણ છે અને આમાં ત્રણ મર્યાદા છે જે ફ્રેમના સાઇઝને સંતોષવા જ જોઈએ એક તે છે કે તે મેજર સાઇકલને બરાબર રીતે વહેચવું જોઈએ બીજું તે છે કે સૌથી મોટી જોબની સાઇઝ તેના ફ્રેમની સાઇઝ મોટી હોવી જોઈએ ત્રીજું એ છે કે દરેક ટાસ્ક ના રિલીઝ અને તેની સંબંધિત સમયમર્યાદા વચ્ચે એક ફ્રેમ હોવી આવશ્યક છે પ્રથમ બે એ તપાસવું સરળ છે કે ફ્રેમની સાઇઝ મેજર સાઇકલને બરાબર વહેચે છે કે નહીં બીજો એક એ પણ સરળ છે કે ફ્રેમ સૌથી મોટા ટાસ્ક ની સાઇઝ કરતા મોટી હોવી જોઈએ પરંતુ જે ત્રીજી મર્યાદા છે કે જોબ ની રિલીઝ અને પૂર્ણ થાય ત્યારે ત્યાં એક ક્લિયર ફ્રેમ હોવી જોઈએ તેથી F ટાસ્કની સાઇઝ કરતા મોટો હોવો જોઈએ નહીં તો તેને ચલાવવું અઘરું બની જાય છે કારણ કે દરેક વખતે શેડ્યૂલર પિરિયોડિક ટાઈમર ના ઇન્ટરપ્ટ પર જાગે છે તેને થોડી જોબ નું એક્ઝિકયુશન શરૂ કરવું આવશ્યક થઈ જાય છે અને F મેજર સાઇકલની બરાબર ભાગમાં વહેચણી કરે છે અન્યથા શેડ્યૂલર ટેબલ મોટા બનશે કોઈ ટાસ્કના આગમન અને તેની સમયમર્યાદા વચ્ચેની ત્રીજી મર્યાદા ઓછામાં ઓછો એક સંપૂર્ણ ફ્રેમ હોવી આવશ્યક છે આ ફ્રેમની સાઇઝ પર અપર બાઉન્ડ સેટ કરે છે જેમ જેમ આપણે કોઈ ફ્રેમ સાઇઝ ને પસંદ કરીએ છીએ ત્યારે આપણને લાગે છે કે બહુ બધી ફ્રેમ સાઇઝ સ્વીકાર્ય છે ત્યારે આપણે સૌથી મોટી ફ્રેમ સાઇઝ પસંદ કરીએ છીએ કારણ કે તે ઓવરહેડને ઘટાડે છે કારણ કે પિરિયોડિક ટાઈમરથી બનતા ઇન્ટરપ્ટની સંખ્યા શેડ્યૂલર ને ચાલવા માટે લગતા સમયની સંખ્યાથી ઓછા બને છે જ્યારે બહુ બધી ફ્રેમ સાઇઝ હોય ત્યારે આપણા માટે સૌથી વધુ ફ્રેમ સાઇઝ પસંદ કરવાનું ફાયદાકારક છે કેમ કે તે આપણી મર્યાદાને પૂર્ણ કરે છે આ તબક્કે આપણે પહેલેથી જ કહ્યું હતું કે જ્યાં સુધી મેજર સાઇકલ એ માઇનર સાઇકલ અને ફ્રેમ દ્વારા બરાબર રીતે વહેચાય નહીં ત્યાં સુધી શેડ્યૂલ ટેબલની બિનજરૂરી રીતે મોટો બની જાય છે તેથી આપણે અહીં હાથ ધરેલી દરેક રચનામાં ફ્રેમની સાઇઝ એ મેજર સાઇકલને બરાબર ભાગમાં વહેચે અથવા મેજર સાઇકલ એ ફ્રેમની સાઇઝના પૂર્ણાંક ગુણાકાર માં છે કોઈ ટાસ્ક ઇન્સ્ટનસના આગમન વચ્ચે ઓછામાં ઓછી એક આખી ફ્રેમ હોવી આવશ્યક છે જે જોબ અને તેની સમયમર્યાદા છે ચાલો આ દાખલો લઈએ ધારો કે આ ટાસ્ક ઇન્સ્ટનસ i ફ્રેમ શરૂ થયા પછી અહીં પહોંચે છું આ ફ્રેમ આ ટાસ્કનું એક્ઝિકયુશન શરૂ કરી શકતી નથી કારણ કે શેડ્યૂલર ફક્ત ફ્રેમની શરૂઆતમાં જ સક્રિય થાય છે અને જો એક્ઝેક્યુશન શરૂ થવાનું હોય તો આ પોઈન્ટ પર હાથ ધરવું આવશ્યક છે આ ફ્રેમમાં Ti નું એક્ઝિકયુશન શરૂ કરી શકાતું નથી એક શિડ્યુલર ફક્ત તેના એક્ઝિકયુશનને પછીના ફ્રેમમાં જ લઈ શકે છે પરંતુ તે સમય સુધીમાં તેની સમયમર્યાદા ખૂબ નજીક હોય છે ટાસ્કનો સમય સમયમર્યાદાથી વધુ સમય લંબાઈ શકે છે એવી સંભાવના છે કે સમયમર્યાદા ચૂકી જશે અને તે જ કારણ છે કે આપણી ડિઝાઇનમાં આપણે આગ્રહ કરીશું કે ફ્રેમની સાઇઝ એવી સેટ કરવી આવશ્યક છે કે કોઈ ટાસ્કની રિલીઝ અને તેની સમયમર્યાદા વચ્ચે ક્લિયર ફ્રેમ હોય અને તે સૌથી ફ્રેમની મોટી સાઇઝ સુયોજિત કરે આપણી ડિઝાઇન સમસ્યા એ છે કે તે કેવી રીતે નક્કી કરવું તે ફ્રેમની મહત્તમ સાઇઝ છે જે આપણે આ મર્યાદાને ધ્યાનમાં રાખી ને પસંદ કરવું આવશ્યક છે કે ત્યાં એક ક્લિયર ફ્રેમ હોવી આવશ્યક છે જે ટાસ્ક ઇન્સ્ટનસની રિલીઝ અને તેની સમયમર્યાદા વચ્ચે અસ્તિત્વમાં હોવી જોઈએ સ્વાભાવિક છે કે જો આપણી ફ્રેમ સાઇઝ ટાસ્કનાં ઇન્સ્ટનસ અને તેની સમયમર્યાદા કરતા મોટી હોય તો આપણી વચ્ચે ક્લિયર ફ્રેમ ન હોય જે આ વચ્ચે છે પરંતુ શું આપણે તેના કરતાં વધુ સારી રીતે કરી શકીએ છીએ આપણે એક સરળ એક્સપ્રેશન સાથે આવીશું કે ગુસાઅF pi આ એક્સપ્રેશનના તર્કની વિગતોમાં નહીં જઈને જોઈશું ગુસાઅF pi ફ્રેમની સાઇઝ આપે છે તેથી 2F ગુસાઅF pi ≤ di ને સંતોષ કરવો જ જોઇએ ગુસાઅF pi દ્વારા આપવામાં આવેલા કોઈપણ ટાસ્ક માટે સૌથી ખરાબ કેસ થાય છે તે મોટાભાગે કોઈ ફ્રેમના ગુસાઅF pi પછી આવે છે આ સૌથી ખરાબ કેસ છે અને આ સ્થિતિમાં ટાસ્ક તેની સમયમર્યાદામાં પૂરો કરવા માટે આપણી પાસે બીજી ફ્રેમની સમાપ્તિ પહેલા તેની સમયમર્યાદા હોવી જોઈએ કારણ કે આપણે અહીં તેનું એક્ઝિકયુશન શરૂ કરવાના છીએ કેટલો સમય વીતી ગયો છે તે આ F ગુસાઅF pi દ્વારા આપવામાં આવ્યું છે અને આપણી પાસે વધુ એક ફ્રેમ બાકી છે 2F ગુસાઅF pi ≤ di એ દરેક ટાસ્ક માટે સંતુષ્ટ થવું આવશ્યક છે કારણ કે ગુસાઅF pi એ સૌથી ખરાબ પરિસ્થિતિનું નિર્દેશન કરે છે કે જ્યાં કોઈ ટાસ્ક ફ્રેમ પતી ગયા પછી થાય છે અને તેથી અહીંયા જે બાકીનો સમય છે જેના માટે ટાસ્કનું એક્ઝિકયુશન ન થઈ શકે તે F ગુસાઅF pi દ્વારા આપવામાં આવેલ છે અને પછી ટાસ્ક અહીં લેવામાં આવશે અને 1F બાકી છે સમયમર્યાદા જો તે અહીં છે તો પછી આપણે તેને પૂર્ણ કરવા માટે એડજસ્ટેબલ હોઈશું અને તે અહીં 2F ગુસાઅF pi તરીકે લખી શકાય છે જે દરેક ટાસ્ક માટે હોવી જ જોઇએ અહીં આ ત્રણ મર્યાદા છે ફ્રેમની સાઇઝ દરેક ટાસ્કના એક્ઝેક્યુશન સમય કરતા વધુ હોવી જોઈએ દરેક ટાસ્ક માટે 2F ગુસાઅF pi અને બધા પીરિયડના લસાઅ જે મેજર સાઇકલ છે તેને બરાબર ભાગમાં વહેચવું આવશ્યક છે જે ફ્રેમની સાઇઝ દ્વારા બરાબર ભાગ માં વહેચવું જોઈએ કે આપણે આ એક્સપ્રેશન માં લખીએ f લસાઅ f લસાઅ આ સૂચવે છે કે ફ્રેમ સાઇઝ મેજર સાઇકલને બરાબર ભાગમાં વહેછે છે આ ત્રણ મર્યાદા છે જે આપણે ખાતરી કરવી આવશ્યક છે કે જ્યારે આપણે ફ્રેમની સાઇઝ પસંદ કરવા માંગીએ છીએ અહીં ઘણા ફ્રેમ સાઇઝ શક્ય બન્યા છે આને પ્લોઝેબલ ફ્રેમ સાઇઝ તરીકે ઓળખવામાં આવે છે અને પછી જો આપણી પાસે પ્લોઝેબલ ફ્રેમ સાઇઝ હોય તો પણ તે શેડ્યૂલ મળી શકતું નથી કારણ કે કુલ જોબ ઇન્સ્ટનસિસ મેજર સાઇકલ ના ફ્રેમ્સની સંખ્યા કરતા વધુ છે બધા પ્લોઝેબલ ફ્રેમ સાઇઝ સ્વીકાર્ય ન હોઈ શકે આપણે કેટલાક ઉદાહરણો દ્વારા જોશું અને પછી આપણે ફ્રેમ સાઇઝ શોધી શકીએ છીએ જેનો ઉપયોગ કરી શકાય છે અને પછી આપણે તેમાંથી સૌથી મોટી પસંદ કરીશું કારણ કે તે શેડ્યૂલરના ઓવરહેડને ઘટાડશે આપણે અહીં રોકાઈશું આપણે આગામી લેક્ચરમાં ફ્રેમ સાઇઝ ડિઝાઇન કરવા અને ફ્રેમ્સમાં ટાસક્સ સોંપવાના કેટલાક ઉદાહરણોથી પ્રારંભ કરીશું હવે આપણે અટકીશું